તેથી આપણે હમણાં જ જોયું છે કે આ A મેટ્રિક્સ છે અને ટ્રાન્સપોઝ માટે આ ડેશ છે બરાબર કે જેથી તે થોડી જગ્યા બચાવી શકે છે તેથી જ તમે ટ્રાન્સપોઝ લીધો છે અને આ ખરેખર B ટ્રાન્સપોઝ છે અને આ ટ્રાન્સપોઝ છે અને p એ ડિસ્ટર્બન્સdisturbanceખલેલ છે ખરું ને હવે સ્ટેડી સ્ટેટ એનાલિસીસsteady state analysisસ્થિર સ્થિતિ વિશ્લેષણ જુઓ પ્રથમ ભાગમાં આપણે સ્ટેડી સ્ટેટ એનાલિસીસ જોશું કે ધારો કે આ તમારું કન્ટ્રોલ સિગ્નલ છે u૦ એ અનિયંત્રિત મોડ છે અને આ ભાગ ગવર્નર છે પછી ટર્બાઇન અને પછી જનરેટર બરાબર તેથી હંમેશની જેમ આપણે જોશું કે ΔF ΔPg અહી ΔPv નું સ્ટેડી સ્ટેટ મૂલ્ય શું છે ΔEમાં આપણો રસ નથી પરંતુ જ્યારે નિયંત્રક ન હોય ત્યારે આપણે આ બધી વસ્તુઓ અને અનિયંત્રિત મોડ જોશું જેથી u એ શૂન્યની બરાબર છે હવે તમે તમારા કન્ટ્રોલ સિસ્ટમ પરથી જાણો છો કે જ્યારે t અનંત સુધી જાય છે ત્યારે મને સ્ટેડી સ્ટેટ મૂલ્ય મળશે એનો અર્થ એ કે S શૂન્ય તરફ જાય છે એનો અર્થ એ કે જયારે t અનંત સુધી જાય છે અને S શૂન્ય તરફ જાય છે ત્યારે સિસ્ટમ સ્ટેડી સ્ટેટમાં પહોંચે છે અને ΔPL એ લોડ ડિસ્ટર્બન્સ છે અને તે સ્ટેપ ઇનપુટ છે પરંતુ જો S શૂન્યની નજીક જાય છે તો ઇન્ટિગ્રલ ફંક્શન અથવા ઇન્ટિગલ કંટ્રોલર વસ્તુ પ્રકારનો કોઈ સવાલ નથી તેથી આ બ્લોક ડાયાગ્રામમાં અહીં 𝐾𝑖𝑆 અથવા બીજું કંઇક કોઈ જ પ્રશ્ન નથી પરંતુ બધું 1 𝑆𝑇𝑔 1 𝑆𝑇𝑡ના સ્વરૂપમાં છે આ બ્લોક ડાયાગ્રામમાં તમે સેટ કરો છો તેથી તે શૂન્ય બને છે પછી તમારો બ્લોક ડાયાગ્રામ તમારા સ્ટેડી સ્ટેટ બ્લોક ડાયાગ્રામ જેવો કંઈક હશે જો આપણે મુકશુ અને અંતિમ મૂલ્ય પ્રમેયનો ઉપયોગ કરીને તમે જે કઈ પણ કરશો તો સમાન જવાબ મળશે તેથી આ બ્લોક આકૃતિમાં તમે S૦ મુકો છો તેનો અર્થ એ કે જો આપણે તેને મુકીએ તો આ ખરેખર સ્ટેડી સ્ટેટ સ્થિતિ છે જો આપણે S૦ મૂકીએ તો આ ભાગ 1 હશે S૦ તો આ ભાગ 1 હશે S૦ તો આ ભાગ પણ 1 હશે S૦ મૂકીએ તો આ ભાગ 𝐾𝑝 છે અને આ d ΔPg ΔPL છે પરંતુ S૦ માટે તેનો અર્થ એ કે બધા સ્ટેડી સ્ટેટ મુલ્યો છે S૦ માટે બ્લોક ડાયાગ્રામ આ રીતે લખી શકાય છે જેમ કે આ ΔFSS છે અને તે સ્ટેડી સ્ટેટ મુલ્ય છે આ 𝐾𝑝 છે કારણ કે અહી S૦ શૂન્ય છે S શૂન્ય ની નજીક જાય છે એનો અર્થ t અનંત તરફ જાય છે અહી પણ આ ΔPg𝑆𝑆 હશે એટલે કે સ્ટેડી સ્ટેટ હશે અને અહી આ 1 છે આ 1 છે આ 1 છે તેનો અર્થ આ 3 બ્લોક અહી છે S૦ માટે આ 1 અહી છે આ 1 અહી છે તેથી તેનો અર્થ તે સ્ટેડી સ્ટેટ મુલ્ય મેળવવાની સરળ રીત છે અને આ ΔFSS ફીડબેકfeedbackપ્રતિસાદ અહીં છે અને u એ શૂન્ય છે હું અહીં લખતો નથી પણ અહીં તે u શૂન્ય છે તો આનો અર્થ એ છે કે આકૃતિ પરથી આપણે જે મેળવીશું તે 1 છે તેથી Δ𝑃𝑔𝑆𝑆 એ ΔPv𝑆𝑆 હશે અને તે ΔESSના બરાબર છે અને તે ΔFSSRના બરાબર છે કારણ કે કોઈપણ રીતે u શૂન્ય છે તો આ એક શરત છે કે સ્ટેડી સ્ટેટ સ્થિતિમાં આ 3 મુલ્યો ખરેખર સમાન છે કારણ કે બધા 1 1 1 આવે છે તેથી આ એક સમીકરણ છે તો આ સમીકરણ 1 છે ખરું ને અને તે જ રીતે આ બ્લોક ડાયાગ્રામ પરથી તમે ΔFSSΔPg𝑆𝑆 − ΔPL લખી શકો છો તે સ્ટેપ ઈનપુટ હોવા છતાં જેમ આપણે પહેલેથી જ મુક્યું છે કે t અનંત તરફ જાય છે એનો અર્થ S૦ છે સ્ટેપ ઈનપુટ માટે આ બ્લોક ડાયાગ્રામમાં તે ΔPL𝑆 બનાવતું નથી કારણ કે આપણે પહેલેથી જ અહી મૂકી દીધું છે જો કે તે એક સ્ટેપ ઇનપુટ છે તો એવું કંઈપણ મૂકતું નથી કે જ્યારે તે અંતિમ મૂલ્ય પ્રમેય ગુમાવશે ત્યારે આપણે પછી જોશું તેથી પ્રશ્ન એ છે કે આ ΔPg𝑆𝑆 −ΔFSS𝑅 છે આ એક સમીકરણ છે અને બીજું Δ𝐹𝑆𝑆ΔPg𝑆𝑆 − ΔPL છે મેં અહીં લખ્યું છે કે Δ𝑃𝑔𝑆𝑆−ΔFSS𝑅 છે તો તમે તેને અહીં મૂક્યું ખરું ને તો આપણને મળશે અને પહેલા આપણે જોયું છે કે 𝐾𝑝1𝐷 છે તેથી આને તમે 𝐾𝑝1𝐷 બનાવો છો અને જો તમે તેને સરળ બનાવો તો તમને સ્ટેડી સ્ટેટ મુલ્ય મળશે આ સમીકરણ 2 છે અને આ ΔFSSનુ મુલ્ય છે હવે આગળ જો તે Δ𝐹𝑆𝑆 છે અને જો તમે તેને અવેજી કરો તો ΔFSS આ સૂત્રમાં ΔPg𝑆𝑆 છે જો તમે ΔFSS અહી મુકો છો તો તમને ΔPg𝑆𝑆 માટે સૂત્ર મળશે જે આપણે પછી જોશું બરાબર તો હવે પછી નોમિનલ સિસ્ટમ આવર્તન કહો કે 60 હર્ટ્ઝ છે ખરું ધારો કે તે 60 હર્ટ્ઝ છે હવે જડતા અચળ H5 સેકન્ડ છે સેકન્ડની દ્રષ્ટીએ H ઇનાર્શીયા પાવર સિસ્ટમ એનાલિસીસ કોર્સ માટેના ક્ષણિક સ્થિરતા એનાલિસીસમાં આપણે જોયું છે તેથી હું માનું છું કે આવર્તનના 1 ટકા ફેરફાર માટે લોડમાં 0 5 ટકાનો ફેરફાર થાય છે પછી આપણે જાણીએ છીએ કે D𝜕𝑃𝐿𝜕𝐹 છે તેથી 𝑓0ના એક ટકા પર 0 5 ટકા તેથી તેના બરાબર છે કારણ કે 𝑓0 એ 60 હર્ટ્ઝ છે બરાબર 0 5 ટકા પર 1 ટકા બનાવતા નથી 100 અને 100 આપમેળે રદ થશે તેથી મૂળભૂત રીતે તે 0 5 છે અને 𝑓0ના 1 ટકા છે તેથી આખરે ટકા ટકા રદ થશે અને તે 0 560 થઈ જશે બરાબર ને તો તે 1120 pu MWHzના બરાબર છે તેનો અર્થ એ કે D1120 છે તેથી 𝐾𝑝 એ Dનો રેસીપ્રોકલ છે તેથી 𝐾𝑝120 Hzpu MW છે તેથી 𝐾𝑝નુ મૂલ્ય આપણને મળ્યું હવે આપણે જાણીએ છીએ કે પાવર સિસ્ટમનો સમય અચળ 𝑇𝑝 પણ આપણે જોયો છે તેથી H5 સેકંડ છે તેથી2 × 5𝑓0 ×𝐷 તેથી 𝑓0 એ 60 હર્ટ્ઝ છે અને D1120 છે તેનો અર્થ એ કે તે અંશમાં જશે તેથી મૂળભૂત રીતે તે છે તેનો અર્થ એ કે તે 20 સેકન્ડ છે તેથી પછી આપણે 𝑇𝑝 મેળવ્યું Dનુ મુલ્ય મળ્યું અને 𝐾𝑝 મળ્યું ખરું ને હવે ધારો કે સ્પીડ રેગ્યુલેશન 4 ટકા છે બરાબર ને તે તમારો R છે તેથી 4 ટકા એટલે કે તે નોમિનલ સિસ્ટમ આવર્તનના 4 ટકા છે તેથી 𝑓0ના 4 ટકા તેનો અર્થ એ કે તે 60ના 4 ટકા છે તેથી તે 2 4 Hzpu MW છે આ R છે તેથી R2 40 હર્ટઝ પ્રતિ યુનિટ મેગાવોટ છે હવે ત્યાં સ્ટેપ લોડ ડિસ્ટર્બન્સ ΔPl 0 01 પ્રતિ યુનિટ મેગાવોટ છે ત્યાં સ્ટેપ લોડ ડિસ્ટર્બન્સ છે જે વધે છે મેં કૌંસમાં અહીં ડિસ્ટર્બન્સ વધવાનું લખ્યું છે તેનો અર્થ એ કે જ્યારે પણ ડિસ્ટર્બન્સમાં વધારો હોય ત્યારે તમે ΔPLને હકારાત્મક વસ્તુ તરીકે લેશો એટલે કે સકારાત્મક મૂલ્ય તરીકે તેથી તે 0 01 પ્રતિ યુનિટ મેગાવોટ છે હવે સમીકરણ 2 પરથી આપણને ΔFSS મળ્યું તેથી આ બધી કિંમતો મૂકો ΔPL આપણે 0 01 લીધું છે તેથી છે ΔFSS હમેશા હર્ટ્ઝમાં હોય છે તેનો અર્થ એ કે તમે 4 દશાંશ સ્થાન સુધી લો છો તેથી ΔFSS એ 0 0235 Hz બનશે અને જો આપણે તેને ફરી કરીએ તો તે 0 0235294 હર્ટ્ઝ છે મે આ શા માટે લીધું છે તે હું તમને બતાવીશ કે તમે શા માટે આટલા દશાંશ સ્થળો લો છો તેથી તેનો અર્થ એ કે સ્ટેડી સ્ટેટ મુલ્ય ખરેખર 0 0235 હર્ટ્ઝ આવશે હવે આપણે જાણીએ છીએ કે Δ𝑃𝑔𝑆𝑆−ΔFSS𝑅 છે આ સમીકરણ 1 પરથી છે તે પણ તમે જાણો છો તેથી છે 00979 pu MW આવશે અને જો તમે 7 દશાંશ સ્થળ સુધી લો છો તો તે 0 4 છે તે ખરેખર 0 0098039 પ્રતિ યુનિટ મેગાવોટ આવે છે લગભગ સમાન છે પરંતુ મે આ લીધું છે હવે એક સવાલ એ છે કે આપણે લોડ ડિસ્ટર્બન્સ 0 01 પ્રતિ યુનિટ મેગાવાટ લીધું છે પરંતુ સ્ટેડી સ્ટેટમાં જનરેશન એ લોડ સાથે મેચ થવું જોઈએ તેથી ΔPg𝑆𝑆 એ 0 01 બનવું જોઈએ પરંતુ આ કિસ્સામાં તે 0 00979 આવે છે અથવા બીજી રીતે તે 0 0098 છે તેથી થોડું ઓછું છે તો શા માટે આવું થઈ રહ્યું છે તે હવે હું તમને બતાવીશ આવું એટલા માટે થઈ રહ્યું કારણ કે લોડ એ આવર્તનના ફેરફારો પ્રત્યે સંવેદનશીલ છે તેથી આ જ કારણ છે કે તમે બરાબર 0 01 મેળવી શક્યા ન હતા કારણ કે તે આવર્તન છે કે જે દર્શાવે છે કે સ્ટેડી સ્ટેટની ભૂલ કેટલાક વિચલનો ત્યાં છે કે જે 0 0235 હર્ટ્ઝ છે તેથી જ આવું થઈ રહ્યું છે તે બરાબર 0 01 નથી તેથી ફરીથી આ સમીકરણ પરથી અથવા આ બ્લોક ડાયાગ્રામ પરથી જે કંઇ પણ છે તે આ બ્લોક ડાયાગ્રામમાંથી છે આપણે તેને ફક્ત બનાવી શકીએ છીએ આ બ્લોક ડાયાગ્રામ પરથી આપણે આ સ્ટેડી સ્ટેટ બ્લોક ડાયાગ્રામ લખી શકીએ છીએ આ બ્લોક ડાયાગ્રામ પરથી આપણે ΔFSSΔPg𝑆𝑆 − ΔPL લખી શકીએ આ આકૃતિ 12માંથી છે બ્લોક ડાયાગ્રામમાંથી સમીકરણ 11 કરતાં સીધા તમે આ સમીકરણ લખી શકો છો અહીં S એ શૂન્યની નજીક જાય છે તેથી આ કિસ્સામાં તમે ફક્ત ΔFSS જુઓ તેથી છે અને 𝐾𝑝1𝐷 છે તેથી તેઓએ અહી 𝐾𝑝1𝐷 લખ્યું હતું તેથી તેના બરાબર 𝐷 × ΔFSS છે તેનો અર્થ ΔPg𝑆𝑆 ΔPL 𝐷ΔFSS છે અને ΔPL એ 0 01 છે અને ΔFSS એ −0 0235 છે તેથી Δ𝑃𝑔𝑆𝑆 ખરેખર 0 01 માઈનસ આ પદ આવે છે એટલે કે તમે જે પણ આ પદના 0 01 માઈનસ મેળવ્યા છે તે આ પદનુ ઋણ એટલે કે અહીં તે બતાવવામાં આવ્યું છે કે તે આ નથી પહેલેથી જ આ એક આવે છે બરાબર 7 જેટલા દશાંશ સ્થાનો સુધી તમે બંને એકસરખા લો તો પરંતુ મેં આ લીધું છે આ તફાવત છે અને આ તફાવત એ ડેમ્પીંગdampingભીનાશ પદને કારણે થઈ રહ્યો છે જેને ઘણી વાર આપણે D પણ કહીએ છીએ કારણ કે આ આવર્તન એ કેટલાક સ્ટેડી સ્ટેટ મુલ્યો દર્શાવે છે તે બરાબર 60 હર્ટ્ઝ નથી ત્યાં કંઈક વિચલન છે જે 0 0235 છે તેથી આવર્તન બરાબર 60 હર્ટ્ઝ નથી તે F હશે જે 60 0 0235 હશે આવર્તન પરિવર્તનને કારણે આ પદ ΔPg𝑆𝑆 એ 0 01 ની બરાબર નહીં હોઈ શકે કારણ કે લોડ એ આવર્તન પરિવર્તન માટે સંવેદનશીલ છે તેથી જ આ તફાવત છે હવે જો D0 હોય તો લોડ એ આવર્તનના ફેરફારો પ્રત્યે સંપૂર્ણ અસંવેદનશીલ છે D એ શૂન્ય છે એનો અર્થ એ કેજો તે પદ શૂન્ય હોય તો D 𝜕𝑃𝐿𝜕𝑓 છે તેનો અર્થ એ કે અહીં D શૂન્ય છે અને તે સમયે ΔPg𝑆𝑆 એ ΔPL બનશે તેથી જો તમે કોઈ પણ નિયંત્રક વગર આ કરવાનો પ્રયાસ કરો છો જો લોડ ડિસ્ટર્બન્સ પછી કોઈ નિયંત્રક આવર્તન ન હોય તો તે સ્ટેડી સ્ટેટ એરર બતાવશે અને આ આવર્તન સ્ટેડી સ્ટેટ એરર ΔPg𝑆𝑆ને કારણે તે લોડની માંગને પૂર્ણ કરી શકશે નહીં મને લાગે છે કે આ સમજી શકાય તેવું છે અને તમે આ સમજી ગયા છો બરાબર ને હવે સમીકરણ 2 પરથી આપણે લખી શકીએ કે છે હવે આ સમીકરણ પછી આવર્તનની સ્ટેડી સ્ટેટ એરર શું થશે તેથી જો D૦ હોય તો તે મૂળભૂત રીતે થશે અને ΔPL શૂન્ય છે તેથી તે 0 024 Hz આવશે પછી સ્ટેડી સ્ટેટ એરર ખરેખર પહેલા 0 0235 હતી 0024 છે તેથી D૦ હોય તો થોડો ફેરફાર થાય છે તેથી આ પરથી તમે આનુ સ્ટેડી સ્ટેટ મુલ્ય સમજી શકો છો તેવી જ રીતે અન્ય સ્ટેડી સ્ટેટ મુલ્યો ગમે ત્યાં મળ્યા છે જેમ કે Δ𝑃𝑔𝑆𝑆 આપણને 0 09 0 0979 અથવા 0 0098 મળ્યું છે અને આ ચોક્કસ છે તેનો અર્થ એ કે ΔPv and ΔE આ બે વસ્તુઓ માટે સ્ટેડી સ્ટેટ મુલ્યો સમાન છે કે જે ΔPg𝑆𝑆 0 0098 છે તેથી અહીં લખવું નહીં કારણ કે અહીં મેં ΔPg𝑆𝑆ΔPv𝑆𝑆ΔESS લખ્યું છે તો આ બધા સ્ટેડી સ્ટેટ મુલ્યો સમાન છે તેથી ΔFSSમાં થોડો ફેરફાર જેમ કે 0 024 હર્ટ્ઝ છે ધારો કે જો ત્યાં 4 ટકા રેગ્યુલેશન છે જો તે 6 ટકા રેગ્યુલેશન છે તો પછી તે 60 હર્ટ્ઝ હશે પછી આ મૂલ્ય બદલાશે તે 0 036 હર્ટ્ઝ બનશે તેથી આ અને ફરીથી સમીકરણ 1 પરથી Δ𝑃𝑔𝑆𝑆−ΔFSSR મળશે અને અહીંથી તમે જોયું છે કે D0 છે ΔPg𝑆𝑆ΔPL તમને મળે છે હવે ફરી આ સમીકરણ પરથી આપણે જોયું છે કે જો D0 છે Δ𝐹𝑆𝑆−𝑅ΔPL છે અને આપણે જાણીએ છીએ કે ΔPg𝑆𝑆−ΔFSS𝑅 છે અને તેનો અર્થ એ છે કે ΔFSS−𝑅ΔPL તમે અહીં મૂકી શકો છો તેથી R R રદ થશે અને માઈનસ અને માઈનસ એ પ્લસ થશે તેથી ΔPg𝑆𝑆ΔPL છે તેથી આ D અને D વગર માટેનો ખ્યાલ છે તેથી એ પણ નોંધો કે મેં અહીં ΔESS ΔPv𝑆𝑆 0 01 લખ્યું છે જો તેના બરાબર ΔPL હોય તો D૦ હેઠળના બધા કિસ્સા માટે તે ΔPL થશે અને આ કિસ્સામાં ΔPLનુ મુલ્ય 0 01 લેવામાં આવ્યું છે તેથી જો લોડ વધે છે તો ΔPL ધન છે આ તમારા મગજમાં હોવું જોઈએ અને જો લોડ ઓછો થાય છે તો ΔPL ઋણ છે આ વસ્તુ હંમેશાં તમારા ધ્યાનમાં રહેવી જોઈએ હવે તેનો અર્થ એ છે કે મે તમને કહ્યું છે કે જો લોડ વધે તો ઝડપ ઘટે છે અને જો ઝડપ ઘટે છે તો આવર્તન ઘટે છે તેથી આપણા પાછલા એનાલિસીસમાં તમે જે પણ જોયું છે કે ΔPL0 01 પ્રતિ યુનિટ મેગાવોટ છે આપણે ફક્ત 0 01 પ્રતિ યુનિટ નથી કહી રહ્યા આપણે યુનિટ મેગાવોટ કહી રહ્યા છીએ કારણ કે આ ખરેખર પાવરથી સંબંધિત છે તેથી જ તેને 0 01 પ્રતિ યુનિટ મેગાવોટ બનાવીએ છીએ જયારે લોડ એ આવર્તનના ફેરફારો પ્રત્યે સંવેદનશીલ હોય ત્યારે લોડ ફ્રીક્વન્સી વિચલનમાં વધારો એ દૈનિક ધોરણે 0 0235 હર્ટ્ઝની બરાબર હોય છે તેથી સિસ્ટમનુ ઓપરેટિંગ આવર્તન f 𝑓0 ΔFSS હશે 𝑓0 એ 60 હર્ટ્ઝ છે અને ΔFSS એ 0 0235 હર્ટ્ઝ છે તેનો અર્થ એ કે સિસ્ટમ 59 97 હર્ટ્ઝ પર કાર્ય કરશે હું આશા રાખું છું કે તમે આને સમજી ગયા છો તેથી તે ઓપરેટ સિસ્ટમ છે આ ઓપરેટિંગ આવર્તન વસ્તુઓ ખૂબ સરળ છે તમારે ફક્ત કેટલીક બાબતોને થોડી ધ્યાનમાં રાખવી પડશે જે આપણે સમજવાની જરૂર છે એ જ રીતે જ્યારે લોડ ઘટશે ત્યારે જુઓ જો લોડ ઘટશે તો તે 0 01 પ્રતિ યુનિટ મેગાવોટ છે તેનો અર્થ એ કે ΔPL તમે 0 01 પ્રતિ યુનિટ મેગાવાટ લો છો કારણ કે ઘટાડાનો અર્થ તમારે માઈનસની નિશાની લેવી પડશે તેનો અર્થ સમીકરણ 2 પરથી તેથી f𝑓0 ΔFSS છે તેથી તે 600 0235 હશે તેથી તે 60 0235 હર્ટ્ઝ છે તે નોમિનલ ઓપરેટિંગ નોમિનલ સિસ્ટમ આવર્તનથી થોડુંક ઉપર છે અને સમીકરણ 1 પરથી આપણે જાણીએ છીએ કે ΔPg𝑆𝑆 એ −ΔFSS𝑅 હશે 4 છે કારણ કે ΔFSS પ્લસ આવે છે તેથી તે 0 0097 પ્રતિ યુનિટ મેગાવોટ થશે તેથી માઈનસની નિશાનીનો અર્થ એ છે કે જનરેટર તેની જનરેશન ઘટાડશે ઉદાહરણ તરીકે માની લો કે તે 200 MW પર કામ કરી રહ્યું છે તો તે 200 મેગાવોટ છે અને કહો કે 0 01 પ્રતિ યુનિટ છે જો તમે તેને 0 01 પ્રતિ યુનિટ મેગાવોટ જેવું બનાવ્યું હોય તો ત્યાં સારું હતું કે તમે 1 પ્રતિ યુનિટ મેગાવોટ લો અને હવે લોડ ઘટીને 0 01 પર આવી ગયું છે તેથી તે 0 99 પ્રતિ યુનિટ મેગાવોટ હશે તો આ રીતે તે સિસ્ટમ 10 અથવા આટલા યુનિટ મેગાવોટ પાવર પેદા કરશે તેથી તેનો અર્થ એ કે જનરેશન ઓછું થશે નહીં તો ઋણનો અર્થ જનરેશન ઓછું થશે ઉદાહરણ તરીકે ધારો કે જો 10 મેગાવાટનો લોડ ઓછો થાય તો ધારો કે સ્વીચ બંધ છે તેનો અર્થ જનરેશન પણ ઘટશે તેથી માઈનસની નિશાનીનો અર્થ જનરેશનમાં ઘટાડો અને આવર્તન માટેના પ્લસની નિશાનીનો અર્થ થાય છે કે આવર્તન વધતું જાય છે અને વિચલન પ્લસ છે તો આવર્તન વધતુ જાય છે તો પછી તે એક વસ્તુ છે અને હવે 𝑋̇ 𝐴𝑋 𝐵𝑢 Γ𝑝 છે આપણે આ સ્ટેટ સ્પેસ એનાલિસીસ જોયું જોયું છે અને આ સ્ટેટ સ્પેસ એનાલિસીસના બધા સમીકરણો A B આપણે જોયા છે A એ સ્ટેટ ટ્રાન્ઝીશન મેટ્રીક્સ છે B એ કન્ટ્રોલ ટ્રાન્ઝીશન મેટ્રીક્સ છે અને એ ડિસ્ટર્બન્સ ટ્રાન્ઝીશન મેટ્રીક્સ છે તેથી અનિયંત્રિત સિસ્ટમ માટે જુઓ કે આ બધું તમે કેવી રીતે મેળવી શકો છો પરંતુ તમે આ રીતે સમીકરણમાંથી પણ મેળવી શકો છો કારણ કે બધા પરિમાણો જાણીતા છે ધારો કે 𝑇𝑝 𝑇𝑡 𝑇𝑟 બધું જાણીતું છે બધા પરિમાણો જાણીતા છે અંતમાં હું તમને બધા પરિમાણો આપીશ જે જાણીતા છે તેનો અર્થ એ કે u૦ છે જો u૦ હોય તો આ પદ ત્યાં નહીં હોય તેથી 𝑋̇ 𝐴𝑋 Γ𝑝 છે જેને મે 17 તરીકે ચિહ્નિત કર્યું છે તો સ્ટેડી સ્ટેટમાં 𝑋𝑆𝑆 છે તેનો અર્થ એ કે ઉદાહરણ તરીકે ફક્ત તમારી સમજણ માટે આપણે જાણીએ છીએ કે 𝑋′𝑥1 𝑥2 𝑥3 𝑥4 છે તેથી જો તમે તેને આની જેમ બનાવો છો એટલે કે 𝑋𝑆𝑆′ તેનો અર્થ તે 𝑥1 2𝑆𝑆 𝑥3𝑆𝑆 𝑥4𝑆𝑆 છે તેથી આ ટ્રાન્સપોઝ છે તેનો અર્થ એ છે કે અહીં X𝑋𝑆𝑆 થાય છે તો તે તમારું 𝑥1𝑆𝑆 𝑥2𝑆𝑆 𝑥3𝑆𝑆 𝑥4𝑆𝑆 છે તેને જ આપણે X લઈ રહ્યા છીએ તો સ્ટેડી સ્ટેટમાં X𝑋𝑆𝑆 છે સ્ટેડી સ્ટેટ તેનો અર્થ એ કે બધા વેરીએબલvariablesચલ સ્ટેડી સ્ટેટ મૂલ્ય સુધી પહોંચી રહ્યા છે તેનો અર્થ એ કે તમે અહીં X𝑋𝑆𝑆 મુક્યું 𝑋𝑆̇𝑆 𝐴𝑋𝑆𝑆 Γ𝑝 અને 𝑋𝑆𝑆̇0 છે કારણ કે આ બધા જ્યારે સ્ટેડી સ્ટેટમાં પહોંચે છે ત્યારે થોભો ધારો કે ત્યાં 4 સ્ટેટ વેરીએબલ છે તેનો કોઈ વાંધો નથી જ્યાં તે બધા સ્ટેડી સ્ટેટ સુધી પહોંચે છે ઉદાહરણ તરીકે 1 લો કંઇક સ્ટેડી સ્ટેટ મૂલ્યો સુધી આ રીતે પહોંચી રહ્યું છે અને કદાચ કંઇક સ્ટેડી સ્ટેટ મુલ્યો સુધી આ રીતે પહોચી રહ્યુ છે જ્યારે તમે સ્ટેડી સ્ટેટ મૂલ્ય સુધી પહોંચતા હો ત્યારે કહો કે આ તમારો સમય છે અને આ તમારું સ્ટેટ વેરીએબલ છે જેને X કહે છે આ સમય છે અને જ્યારે આ સ્ટેડી સ્ટેટમાં હોય તેનો અર્થ એ કે હાલના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી અને તમે પહેલાના સંદર્ભમાં તમે લીધું છે કે તે શૂન્ય છે એટલે કે આ બધી વસ્તુઓ સ્ટેડી સ્ટેટમાં છે એટલે કે ડેરીવેટીવ શૂન્ય છે ઉદાહરણ તરીકે જો AX સ્ટેડી સ્ટેટ કોઈપણ બિંદુ સુધી પહોંચે તો એનો અર્થ એ છે કે તે બિંદુ પરનું ડેરીવેટીવ શૂન્ય છે પરંતુ જો તમે અહીં ક્યાંક ડેરીવેટીવ લો છો અથવા શોધવાનો પ્રયાસ કરો છો તો તમને ડેરીવેટીવ 1 મળે છે તેથી ડેરીવેટીવની અંદાજીત વ્યાખ્યા ધારો કે હાલનુ મુલ્ય અને પહેલાના મુલ્યનો તફાવત અને તેના ભાગાકારમાં આ અથવા સમયનો સ્પાન છે તેથી જયારે તે સ્ટેડી સ્ટેટ વર્તમાન મૂલ્ય અને પાછલા મૂલ્ય પર પહોંચે છે ત્યારે તે સમાન હોય છે તેથી ત્યાં ડેરીવેટીવ શૂન્ય હશે તેથી જ્યારે તે બધા સ્ટેડી સ્ટેટમાં પહોંચે છે ત્યારે ડેરિવેટિવ શૂન્ય છે તેથી જો એવું છે તો ત્યાં કોઈ મૂંઝવણ ન થવી જોઈએ કારણ કે તમારી પાસે આ કિસ્સામાં બધા 4 સ્ટેટ વેરીએબલ છે કારણ કે તમારી પાસે 𝑥1 𝑥2 𝑥3 𝑥4 બધા 4 વેરીએબલ સ્ટેડી સ્ટેટમાં પહોંચી રહ્યા છે જેમ t અનંત તરફ જાય છે અને S શૂન્ય તરફ જાય છે તેથી આ બધી વસ્તુઓ સ્ટેડી સ્ટેટમાં પહોંચી છે જેથી તમામ ડેરીવેટીવ શૂન્ય બનશે ધારો કે અહી 𝑋𝑆𝑆̇𝑥1𝑆𝑆̇ 𝑥2𝑆𝑆̇ 𝑥3𝑆𝑆̇ 𝑥4𝑆𝑆̇ છે અને આ બધા બિંદુઓ ખરેખર 0 0 0 0 થાય છે કારણ કે બધા સ્ટેડી સ્ટેટમાં પહોચી રહ્યા છે તેથી જ અહીં 𝑋𝑆𝑆૦ છે આ તમે સાબિત કર્યું તેનો અર્થ એ કે 𝐴𝑋𝑆𝑆 Γ𝑝0 છે તેનો અર્થ એ કે 𝐴𝑋𝑆𝑆−Γ𝑝 છે તેનો અર્થ એ કે 𝑋𝑆𝑆−𝐴−1Γ𝑝 છે તેથી આનો અર્થ એ કે આ આપણી સીસ્ટમ માટે છે જયારે આપણે રીહિટ ટાઇપ ટર્બાઇન લીધું છે આ A મેટ્રિક્સ ખરેખર 4×4 મેટ્રિક્સ છે અને આ બધા પરિમાણો અહીં આપવામાં આવ્યા છે અહી 𝐾𝑝120 હર્ટ્ઝ પ્રતિ યુનિટ મેગાવોટ છે કેટલાકની આપણે ગણતરી કરી છે R2 40 હર્ટ્ઝ પ્રતિ મેગાવોટ છે અને તે પણ 60 હર્ટ્ઝ પર 4 ટકા રેગ્યુલેશન છે 𝑇𝑝 ની આપણે ગણતરી કરી છે જે 20 સેકન્ડ છે અને અન્ય પરિમાણો કહો કે 𝐾𝑟0 50 છે 𝑇𝑟10 સેકન્ડ છે 𝑇𝑡0 30 સેકન્ડ છે અને ગવર્નર ટાઇમ કોન્સ્ટન્ટ 0 08 સેકંડ છે 𝑇𝑡 એ સ્ટીમ ચેઝ ટાઇમ કોન્સ્ટન્ટ 0 30 સેકન્ડ છે અને રીહિટ ટાઇમ કોન્સ્ટન્ટ 10 સેકંડ છે આ બધા પરિમાણો આપવામાં આવે છે તેથી A મેટ્રિક્સના બધા પરિમાણો જાણીતા છે તેથી તમે A 1 લઈ શકો છો ફક્ત બાબત એ છે કે આ પ્રકારના ઉકેલ માટે A 1 અસ્તિત્વમાં હોવું આવશ્યક છે પરંતુ આ સમસ્યા માટે તમે જે કાંઈ લીધું છે તેનુ ઇન્વર્સ ખરેખર અસ્તિત્વમાં છે તેનો અર્થ એ કે A 1 એટલે કે તે 4×4 મેટ્રિક્સ હશે A 1 અને સાથેનો ગુણાકાર અને ડિસ્ટર્બન્સ એ માત્ર એક જ પદ Δ𝑃𝐿 છે તેથી આ 𝑥1𝑆𝑆 𝑥2𝑆𝑆 𝑥3𝑆𝑆 𝑥4𝑆𝑆 માંથી તમે જે મેળવશો તે કોલમ વેક્ટરvectorસદિશ હશે કારણ કે તમે ફક્ત ગુણાકાર કરો છો અને તે કોલમ વેક્ટર બનશે તેથી જો તમારી પાસે MATLABમાં આ બધા પરિમાણો હોય તો તમે તે બધા મેળવી શકશો MATLABમાં તેમનું મેટ્રિક્સ લખી લીધા પછી તમે ચકાસી શકો છો અને આપણે જે કંઇ કર્યું છે તેના સરખા પરિણામ મળશે તેથી સ્ટેડી સ્ટેટ શોધવા માટેની આ એક રીત છે ઉદાહરણ તરીકે માનો કે અહીં તે 4×4 છે તેથી જ આપણે સાદા કાગળ પર તે કરી શકીએ છીએ ધારો કે આ મેટ્રિક્સ 50×50 અથવા 60×60 અને ધારો કે A 1 અસ્તિત્વમાં છે અને તે કિસ્સામાં તમે કાગળ પર ગાણિતિક નહીં કરી શકો સ્ટેડી સ્ટેટ મુલ્યો શોધવાનું ખૂબ મુશ્કેલ છે કારણ કે તમારે કપરું કાર્ય કરવું પડશે પરંતુ જો A 1 અસ્તિત્વમાં છે અને આ બધા સાથે જો તમે ફક્ત મેટ્રિક્સ લખો છો તો એક સરળ ઇન્વર્ઝન અને આ બધાનો ગુણાકાર કરીને તમને બધા સ્ટેડી સ્ટેટ મૂલ્યો મળશે તેથી જ MATLABમાં તમે આ બધા પરિમાણોને લઇ શકો છો આ બધાને ચકાસી શકો છો કારણ કે સ્ટેડી સ્ટેટમાં આ બધા ટાઇમ કોન્સ્ટન્ટ 𝑇𝑝 𝑇𝑟 𝑇𝑡 𝑇𝑔 𝐾𝑟 ની ખરેખર કોઈ અસર હોતી નથી આ બધા ટાઇમ કોન્સ્ટન્ટ છે ગતિશીલ પ્રદર્શન દરમિયાન ગતિશીલ સિમ્યુલેશનમાં તેમની અસર થાય છે તેથી ટ્રાન્ઝીએન્ટ સમય દરમિયાન આ બધા ટાઇમ કોન્સ્ટન્ટ તમે લો છો જે પણ બીજી વસ્તુ લો છો ત્યારે મારો અર્થ એ છે કે જ્યારે આ ટ્રાન્ઝીએન્ટ હોય ત્યાં આ બધા પરિમાણો અસર કરે છે પરંતુ ફક્ત સ્ટેડી સ્ટેટ સુધી પહોંચે છે તેથી ટ્રાન્ઝીએન્ટ ટાઇમ કોન્સ્ટન્ટની કોઈ અસર નથી તેથી તેનો અર્થ એ કે તમે 𝑇𝑝 𝑇𝑟 𝑇𝑡 𝑇𝑔 𝐾𝑟 જે પણ મૂલ્ય લો છો તે તમને સમાન સ્ટેડી સ્ટેટ મૂલ્ય આપશે કે જે તમને મળ્યું છે પરંતુ જો તમારું 𝐾𝑝 અને R કુદરતી રીતે બદલાય તો સ્ટેડી સ્ટેટ મૂલ્ય એ 𝐾𝑝 અને Rના ફંક્શન છે તેથી જ 𝐾𝑝 R બદલાતા સ્ટેડી સ્ટેટ મૂલ્ય બદલાશે પરંતુ જો તમે લાપ્લાઝ ઓપરેટર S સાથે સંકળાયેલ અન્ય તમામ પરિમાણો લો તો તમે જોશો કે તેઓ ટ્રાન્ઝીએન્ટ પર અસર કરશે પરંતુ સ્ટેડી સ્ટેટ પર નહીં તેથી મને લાગે છે કે આ તમારા માટે સમજી શકાય તેવું છે તેથી આ તે છે જેને તમે સ્ટેડી સ્ટેટ મૂલ્ય કહો છો અને સમીકરણ 2 પરથી ફરીથી લખવાનો પ્રયાસ કરો ΔFSS છે કેટલીકવાર આપણે તેને તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અને આવર્તન રિસ્પોન્સ લાક્ષણિકતા છે તેથી B સામાન્ય રીતે gc હેતુ માટે છે Bને તરીકે લેવામાં આવે છે અને તે ક્યારેય કરતા ઓછું હોઈ શકે નહીં જ્યારે આપણે એકબીજા સાથે જોડાયેલ સિસ્ટમ લઈએ ત્યારે તે વારંવાર બને છે જેને આપણે ફ્રિકવન્સી બાયસ સેટિંગ કહીએ છીએ જે હોઈ શકે નહી તે કરતા ઓછું હોય છે અમુક બાબતો કાર્યક્ષેત્રની બહાર હોય છે પરંતુ ખાસ કરીને તે કરતા ઓછું શા માટે ન લેવું જોઈએ તે વિષયને પૂર્ણ કરશે તે સમયે હું આ પ્રશ્ન મૂકીશ અને બધું સમજાવ્યા પછી તમને બધું પુછીશ કે B એ જેટલું હોવું જોઈએ અથવા કરતા વધુ હોઈ તો કોઈ સમસ્યા નથી પરંતુ તે કરતા ઓછું હોઈ શકે નહીં તેથી આ ખરેખર તમારી આવર્તન રિસ્પોન્સ લાક્ષણિકતા છે અને આ તમારું છે તેથી સ્ટેડી સ્ટેટ મૂલ્ય પણ આ D અને પર આધારીત છે જો લોડ એ આવર્તનના ફેરફારો પ્રત્યે સંવેદનશીલ છે અને સ્પીડ રેગ્યુલેશન પરિમાણ R છે જે ગવર્નર સ્પીડ રેગ્યુલેશન પરિમાણ હર્ટ્ઝની શરતોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેને આપણે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કહીએ છીએ આ તે પરિમાણો છે જે મેં લીટરેચર સ્ટાન્ડર્ડ પેરામીટરમાંથી લીધા છે આ પ્રમાણભૂત પરિમાણો છે તો કંઇક એવું જ કે જેને તમે અનિયંત્રિત મોડ માટે કેટલાક રિસ્પોન્સ કહો છો નોન રીહિટ ટાઇપ મોડેલ પાછળથી જોશુ હમણાં તમને એ જ કહેવાનું છે કે A મેટ્રિક્સ એ 3×3 છે અને રીહટ ટાઇપ માટે જો તમે માની લો કે MATLABમાં સિમ્યુલિંક જો તમે રચો છો તો તમે શું કહો છો આ આવર્તન રિસ્પોન્સ અને જનરેશન રિસ્પોન્સ તમને આવો મળશે ખૂબ આભાર ફરીથી પાછા મળીશું